આ સત્રમાં આપનું સ્વાગત છે છેલ્લે આપણે પરીક્ષણમાં કેટલાક ખૂબ પ્રારંભિક વિષયો વિશે ચર્ચા કરી હતી હવે આપણે પરીક્ષણમાં કેટલાક વધુ મૂળભૂત ખ્યાલો જોશું એટલે કે પરીક્ષણ દીઠ જુદા જુદા પરીક્ષણ સ્તર અને જીવન ચક્ર નમૂનાઓ આપણે પ્રારંભ કરતા પહેલાઆપણે છેલ્લા સત્રમાં જેની ચર્ચા કરી તેના આધારે ફક્ત એક પ્રશ્ન જોઇયે કઈ રીતે સોફ્ટવેરનું વેરિફિકેશન અને વેલિડેશન અલગ છે એ બંને વચ્ચે વચ્ચેના મુખ્ય તફાવત શું છે આ સવાલનો જવાબ આપવા માટે આપણે પહેલા કહીશું કે વેરિફિકેશન નિર્ધારિત કરશે કે શું આપણે સોફ્ટવેરને બરાબર બનાવી રહ્યા છીએ કે કેમ તે તપાસ કરશે કે શું તે તેની પાછલી આર્ટિફેક્ટ ને અનુરૂપ છે કે કેમ બીજી બાજુ વેલિડેશન એ તપાસવા વપરાય છે કે આપણે યોગ્ય સોફ્ટવેર બનાવ્યું છે કે નહીં અને અહીં તમે સોફ્ટવેર ને તેના સ્પેસિફીકેશન સાથે સરખાવશો આ પ્રવૃત્તિઓ વિવિધ વિકાસ તબક્કા દરમ્યાન પ્રોગ્રામર દ્વારા કરવામાં છે જ્યારે સિસ્ટમ વેલિડેશન ટેસ્ટિંગના અંતે આપવામાં આવે છે અને આ પરીક્ષકો દ્વારા કરવામાં આવે છે જ્યારે વેરિફિકેશન તકનીકો સમીક્ષા વિશ્લેષણ અને સ્ટીમ્યુલેશન અને તેથી વધુ છે તેથી આ સ્ટેટિક અને ડાઇનેમિક પ્રવૃત્તિઓ છે સમીક્ષા વિશ્લેષણ એ સ્ટેટિક પ્રવૃત્તિઓ છે અને યુનિટ પરીક્ષણને કારણે તે ડાઇનેમિક પ્રવૃત્તિ પણ છે જ્યારે વેલિડેશન એ માત્ર ડાઇનેમિક પ્રવૃત્તિ છે તે સ્ટેટિક પ્રવૃત્તિ નથી આપણે દસ્તાવેજોનું વિશ્લેષણ કરીને તેને ખરેખર જોવાની જરૂર નથી અને ફક્ત સોફ્ટવેર ચલાવવાની જરૂર છે અને તેને આવશ્યકતાઓની સાથે સરખાવવાની જરૂર છે હવે પરીક્ષણ કયા વિવિધ સ્તરો પર કરવામાં આવે છે ખરેખર ત્યાં 4 સ્તરો છે જેના પર પરીક્ષણ કરવાની જરૂર છે એક છે યુનિટ સ્તર જેમ જેમ સોફ્ટવેર વિકસિત થઈ રહ્યું છે તેનું યુનિટ વિકસતાની સાથે જ તેનું પરીક્ષણ કરવાની જરૂર છે પછી બધા યુનિટનું પરીક્ષણ થયા પછી એકીકરણ પરીક્ષણ કરવાની જરૂર છે જ્યાં આપણે જુદા જુદા યુનિટને એકીકૃત કરીએ અને પરીક્ષણ કરીયે છીયે કે એકીકરણ કર્યા પછી તેઓ બરાબર કાર્યરત છે કે નહીં જો તેઓફંકશન કે મોડ્યુલ યુનિટ સ્તર પર કામ કરી રહ્યાં છે તો તેઓ શા માટે એકીકરણ સ્તરે કામ ન કરે જવાબ એ છે કે યુનિટ બરાબર કામ કરી રહ્યું હોવા છતાં જ્યારે તમે વિવિધ યુનિટને એકીકૃત કરો ત્યારે તેઓ બરાબર કામ કરી શકશે નહીં ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ મૂલ્યોનો વિશિષ્ટ સમૂહ એકબીજા સાથે યોગ્ય રીતે બદલાશે નહીં યુનિટ પરીક્ષણ પછી એકીકરણ પરીક્ષણ કરવામાં આવે છે અને આપણે તપાસ કરીએ છીએ કે શું યુનિટ સંકલન કર્યા પછી તેઓ સાથે મળીને સારી રીતે કાર્ય કરી રહ્યા છે પછી છેવટે સિસ્ટમ પરીક્ષણ જ્યાં બધા યુનિટ એકીકૃત કરવામાં આવ્યા છે અને સ્પષ્ટીકરણની સાથે તેને વેરિફિકેશન કરવામાં આવે છે તે ચકાસવા માટે કે સોફ્ટવેર જે તમે સ્પષ્ટ કરેલ છે તે પ્રમાણે કામ કરે છે પરંતુ તે પછી પરીક્ષણનું બીજું એક સ્તર છે જે રીગ્રેસન પરીક્ષણ છે જે જાળવણી દરમિયાન હાથ ધરવામાં આવે છે સોફ્ટવેર બની ગયા પછી ત્યાં બગ રિપોર્ટ્સ અથવા વૃદ્ધિ અહેવાલો હોઈ શકે છે વધુ રિક્વાયરમેંટ મૂકવામાં આવે છે અને તેથી સોફ્ટવેર બદલાઈ જાય છે સોફ્ટવેરનો વિકાસ પૂર્ણ થયા પછી તેમાં પરિવર્તન થાય છે દરેક સોફ્ટવેર ફેરફારમાંથી પસાર થાય છે અને જ્યારે પણ પરિવર્તન થાય છે ત્યારે આપણે તપાસ કરવાની જરૂર છે કે બદલાયેલ ભાગ બરાબર કામ કરી રહ્યો છે કે નહીં માત્ર એટલું જ નહીં કે આપણે તપાસ કરવાની જરૂર છે કે જે અન્ય ભાગો બદલાયા નથી તેઓ બરાબર કામ કરવાનું ચાલુ રાખે છે કે કેમ ભાગો કે જે બદલાયા ન હતા તે પરિવર્તન પછી કેમ કામ કરવાનું બંધ કરી શકે કારણ કે ડેટા કે બીજા કોઈ કારણને લીધે પરિવર્તનનો અન્ય ભાગો પર પ્રભાવ પડી શકે છે અને આ તે છે જે રીગ્રેસન પરીક્ષણ કરવાનો પ્રયાસ કરે છે તે વેરિફિકેશન કરે છે કે જે સોફ્ટવેર કે જેણે અગાઉ કેટલાક પરીક્ષણના કેસો પસાર કર્યા છે શું ફેરફાર કર્યા પછી તે તે પરીક્ષણના કેસો પસાર કરવાનું ચાલુ રાખે છે કે કેમ આને રીગ્રેસન બગ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સોફ્ટવેર બન્યો ત્યારે તે યોગ્ય રીતે કાર્ય કરતો હતો પરંતુ પછી ક્યાંક નાના ફેરફાર ને લીધે ઘણા બધા પરીક્ષણો નિષ્ફળ ગયા છે અને આ રીગ્રેસન ભૂલો છે જેના કારણે તે નિષ્ફળ થાય છે જો આપણે યુનિટ પરીક્ષણમાં પરીક્ષણનાં સ્તરો જોઈએ તો આપણે દરેક યુનિટનું પરીક્ષણ કરીએ છીએ યુનિટ એક ઘટક હોઈ શકે છે તે ફંકશન હોઈ શકે અથવા તે મોડ્યુલ હોઈ શકે છે આ દરેકને આપણે યુનિટ તરીકે ઓળખીએ છીએ આપણે ફંક્શનને યુનિટ તરીકે ઓળખીએ છીએ આપણે યુનિટ તરીકે મોડ્યુલ અથવા ઘટકને પણ યુનિટ તરીકે ઓળખી શકીએ છીએ અને આપણે તેમને અન્ય યુનિટથી સ્વતંત્ર રીતે ચકાસીએ છીએ અને જેમ આપણે ચર્ચા કરી હતી તેમ યુનિટ પરીક્ષણ તે વિકાસકર્તાઓ કે જેઓ યુનિટ વિકસાવી રહ્યા હોય તેમના દ્વારા કરવામાં આવે છે જ્યારે સિસ્ટમ પરીક્ષણમાં તે એક અલગ પરીક્ષણ ટીમ છે જે સામાન્ય રીતે સિસ્ટમ પરીક્ષણ કરે છે અહીં સંપૂર્ણ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવે છે સ્વીકૃતિ પરીક્ષણ એ સિસ્ટમ પરીક્ષણનો એક ભાગ છે અને તે ગ્રાહક દ્વારા કરવામાં આવેલ કાર્યોનું વેલિડેશન છે જેમ તમે અહીં જોઈ શકો છો કે સિસ્ટમ પરીક્ષણ અથવા વેલિડેશન પરીક્ષણ બંને પરીક્ષકો દ્વારા અને ગ્રાહકો દ્વારા પણ કરવામાં આવે છે અહીં આપણે આકૃતિ દ્વારા બતાવીએ છીએ કે પરીક્ષણનાં સ્તર શું છે તેથી ગ્રાહક ને શેની જરૂરિયાત છે વપરાશકર્તાઓને ખરેખર શું જોઈએ છે અને તે તેના આધારે સ્વીકૃતિ પરીક્ષણ કરે છે જ્યારે સિસ્ટમ પરીક્ષણ એ બંને સિસ્ટમ પરીક્ષણની આવશ્યકતાઓ પર આધારિત છે જ્યારે એકીકરણ પરીક્ષણ ડિઝાઇન પર આધારિત છે તેથી ડિઝાઇનમાં જુદા જુદા યુનિટની ઓળખ કરીને તેઓ ઇન્ટરફેસ કેવી રીતે કરે છે તેના પર આધારિત છે અને ડિઝાઇનના આધારે એકીકરણ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે જ્યારે યુનિટના કોડના આધારે યુનિટ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે અને જાળવણી દરમિયાન રીગ્રેસન પરીક્ષણ હાથ ધરવામાં આવે છે આ પરીક્ષણના વિવિધ સ્તરો છે પરંતુ તે પછી પરીક્ષણ માટેની પ્રવૃત્તિઓ શું છે ટેસ્ટર દ્વારા કઇ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને ખરેખર તે પ્રવૃત્તિઓ કોણ કરે છે તો ચાલો આપણે એ પ્રવૃત્તિઓ જોઈએ કે જે સામાન્ય રીતે સોફ્ટવેર માટે પરીક્ષણ લેવામાં આવે છે એક છે ટેસ્ટ સ્યુટ ડિઝાઇન ટેસ્ટ કેસ ચલાવવો પરીક્ષણ ના પરિણામો તપાસો અને જુઓ નિષ્ફળતાઓ છે કે નહીં તે અને પછી નિષ્ફળતાની સૂચિ અથવા પરીક્ષણ અહેવાલ તૈયાર કરો તેથી સિસ્ટમ અને એકીકરણ પરીક્ષણ દરમિયાન પરીક્ષકો આને હાથ ધરે છે અને અલબત્ત યુનિટ પરીક્ષણ દરમિયાન પરીક્ષકો ત્યાં હોતા નથી વિકાસકર્તા દ્વારા આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એકવાર નિષ્ફળ કેસની સૂચિ અથવા પરીક્ષણ અહેવાલ તૈયાર થઈ જાય તે પછી તે વિકાસકર્તાઓને આપવામાં આવે છે કે જેઓ કોડના ચોક્કસ ભૂલો અથવા ખામી કયા તે શોધે છે અને પછી તે યોગ્ય કરે છે હવે આપણે થોડા પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયત્ન કરીએ જોકે પહેલેથી જ આપણે આની પ્રથમ સત્રમાં સમીક્ષા કરી છે છતાં વસ્તુઓ બરાબર સમજાણી છે કે કેમ તે જોવા ચાલો આ જોઇયે જેમ જેમ પરીક્ષણ આગળ વધતું જાય છે તેમ તેમ વધુને વધુ ભૂલો મળી આવે છે તેથી ક્યારે કોઈ નિર્ણય લે છે કે પરીક્ષણની આગળ કોઈ આવશ્યકતા નથી આ વિશે આપણે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી અને આપણે કહ્યું હતું કે ખરેખર તે સોફ્ટવેરના પ્રકાર અને વિશિષ્ટ એપ્લિકેશન પર આધારિત છે પરંતુ તે પછી બગ તપાસના દરના આધારે શરૂઆતમાં યુનિટ સમય દીઠ મોટી સંખ્યામાં ભૂલો શોધી કાવામાં આવે છે અને બગ રિપોર્ટનો દર સમય સાથે નીચે આવે છે અને દિવસમાં એક કે બે વાર પરીક્ષણ પછી કોઈ વધુ ભૂલો નોંધવામાં આવતી નથી તો તે અટકવાનો સમય છે અને બીજી રીતમાં ભૂલો પ્રોગ્રામને આપવામાં આવે છે અને જોવામાં આવે છે કે ભૂલો શોધી કાઢવામાં આવી છે કે નહીં અને જેટલી ભૂલો મળે તેની ટકાવારી એ પરીક્ષણની સંપૂર્ણતાસૂચવે છે પરંતુ તે પછી એક સવાલ એ છે કે ભૂલો કે જે સીડ થયેલ છે તે વાસ્તવિક ભૂલો સાથે મેળ ખાવી જોઈએ કારણ કે જો આપણે ફક્ત ખૂબ જ નાની અને સરળ ભૂલોને સરળતાથી શોધી શકીએ છીએ તો તે આખરે કેટલા ભૂલો બાકી છે તેને અનુરૂપ ન હોઈ શકે તેથી ખામીના દરેક વર્ગ માટેના ભૂલોની ટકાવારી વાસ્તવિક પ્રોગ્રામની સાથે મેળ ખાતી હોવી જોઈએ તેથી આ વાત આપણે આગળ વધતાંની સાથે વિગતવાર જોઈશું કે ભૂલો સીડિંગ માટે આપણે સાવચેત રહેવું જોઈએ કે તમે ફક્ત કોઈ પણ મનસ્વી બગ ને સીડ આપી શકો નહીં તમે બગનો પ્રકાર અને તેના ટકાવારી વાસ્તવિક પ્રોગ્રામ સાથે મેળ ખાવા જોઈએ હવે બીજો પ્રશ્ન એ છે કે યુનિટ પરીક્ષણ એકીકરણ પરીક્ષણ અને સિસ્ટમ પરીક્ષણ દરમિયાન મળેલા ભૂલોના કેટલાક દાખલા આપેલ છે તેથી યુનિટ પરીક્ષણ દરમિયાન કઈ ભૂલ હશે જે શોધી કાઢવામાં આવશે જવાબ છે અલ્ગોરિધમની ભૂલ પ્રોગ્રામીંગની ભૂલ વગેરે પ્રોગ્રામર i ને બદલે j વેરિયેબલ્સ લખે અથવા તો કદાચ તે અલ્ગોરિધમનો યોગ્ય અમલ ન કરે તે એલ્ગોરિધમ ભૂલ અથવા પ્રોગ્રામિંગ ભૂલ છે તેથી આ પ્રકારની ભૂલો છે જે યુનિટ પરીક્ષણમાં મળે છે પરંતુ એકીકરણ પરીક્ષણ વિશે શું યુનિટ પરીક્ષણ દરમ્યાન મળેલ ભૂલનું એક ઉદાહરણ એ પરિમાણોની મિસ મેચ છે i અને j બે જુદા જુદા ચલો છે i ને પસાર કરવાને બદલે j પસાર થઈ રહ્યો છે તેથી અપેક્ષા રાખવામાં આવતા બે ચલોનું વિનિમય થયું છે તે એક પ્રકારનું એકીકરણ ભૂલ છે પરંતુ સિસ્ટમ બગ વિશે શું સિસ્ટમ પરીક્ષણ દ્વારા કયા પ્રકારના ભૂલો શોધી કાઢવામાં આવશે એક પ્રદર્શન બગ હોઈ શકે છે અલબત્ત અન્ય ભૂલો પણ આવી શકે છે જે યુનિટ પરીક્ષણ અથવા એકીકરણ પરીક્ષણમાંથી છટકી ગઈ છે પરંતુ મારો પ્રશ્ન એ છે કે યુનિટ અને એકીકરણ પરીક્ષણ સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવ્યું છે અને તે પછી સિસ્ટમ પરીક્ષણ દરમિયાન કયા ભૂલને શોધી કાઢવામાં આવશે જવાબ એ પ્રદર્શન બગ છે કારણ કે યુનિટ અને સંકલન કામગીરીના પાસાઓ પ્રદર્શન ના પાસાઓ પર ધ્યાન આપતા નથી તેથી આ સિસ્ટમ પરીક્ષણ દરમિયાન શોધાય છે હવે ચાલો યુનિટ પરીક્ષણમાં કેટલાક ખૂબ જ મૂળભૂત ઉપયોગો જોઈએ આપણે કહી રહ્યા છે કે અહી યુનિટ પરીક્ષણ થાય છે પરીક્ષણ પ્રથમ સ્તર અને એક યુનિટ એક કાર્ય મોડ્યુલ અથવા ઘટક હોઇ શકે છે અને આ એક યુનિટમાં પરીક્ષણ કરવામાં આવે છે જે વિવિધ યુનિટનું અલગથી પરીક્ષણ કરવામાં આવે છે પરંતુ તે પછી પ્રશ્ન જે સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે તે છે કે શું આપણે બધા યુનિટને એક સાથે ન ચકાસી શકીએ શા માટે તેમને અલગથી પરીક્ષણ કરવા જોઇયે અથવા બીજા શબ્દોમાં કહીએ તો સંપૂર્ણ સિસ્ટમ પરીક્ષણ શા માટે ન કરી શકાય આપણે શા માટે યુનિટ મુજબનું પરીક્ષણ કરવું પડશે અને પછી સિસ્ટમ પરીક્ષણ કરવું જોઈએ આપણે ફક્ત સંપૂર્ણ સિસ્ટમ પરીક્ષણ ન કરી શકિયે જવાબ એ છે કે હા કોઈક તે કરી શકે છે પરંતુ તે ખૂબ ખર્ચાળ હશે પરીક્ષણની કિંમત ખૂબ વધશે એવું કેમ છે હવે ચાલો જવાબ જોઈએ જવાબ એ છે કે કિંમત ખૂબ વધશે કારણ કે જ્યારે તમે સિસ્ટમનું પરીક્ષણ કરો છો જેમાં હજારો મોડ્યુલો હોઈ શકે છે અને તમે તે નિષ્ફળતાને સુધારવા જાવ ત્યારે તમારે બગ ક્યાં છે તે શોધવાનું રહેશે તમારે ડિબગ કરવું પડશે અને પછી તમે ભૂલ ક્યાં છે તે શોધવાનો પ્રયાસ કરતા તે તમામ હજાર મોડ્યુલોની તપાસ કરવી પડશે તેથી ડીબગિંગ ખૂબ મુશ્કેલ બને છે ડીબગિંગ અને સુધારણા ખૂબ મુશ્કેલ બની જાય છે સિસ્ટમ પરીક્ષણ દરમિયાન કોઈ પણ સીધુ જ મોટી સોફ્ટવેર બગ શોધી શકતું નથી તેઓ યુનિટ પરીક્ષણ દરમિયાન મોટા ભાગે શોધી કાઢવામાં આવે છે કારણ કે ભૂલો ઘટાડવાની યુનિટ પરીક્ષણ એ ખૂબ જ ખર્ચ અસરકારક રીત છે ભૂલોને ઘટાડવા માટે સિસ્ટમ પરીક્ષણ એ ખૂબ ખર્ચાળ સૂચન છે હવે યુનિટ પરીક્ષણ અલબત્ત પછીથી વધુ વિગતવાર જોશે પરંતુ તે પછી વિવિધ મોડ્યુલો કે જે યુનિટ પરીક્ષણ કરવામાં આવે છે તેઓ એક સાથે સંકલિત થાય છે અને પછી ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે કે શું પછી એકીકરણ યુનિટ કામ કરવાનું ચાલુ રાખે છે કે નહીં અને જેમ તમે કહેતા હોવ છો કે તેઓ ઇન્ટરફેસીંગ ભૂલોને કારણે કામ કરી શકશે નહીં અને આપણે પછીથી એકીકરણ યોજનાઓ અને તે વિશે ચર્ચા કરીશું એક સાથે કયા મોડ્યુલો એકીકૃત કરવા તે કોઈ કેવી રીતે નિર્ણય લેશે જેમ તમે એકીકરણ પરીક્ષણમાં કહી રહ્યાં છો તેમ આપણે ફક્ત મોડ્યુલો કાર્યો અથવા વર્ગોના જૂથોને એકીકૃત કરીએ છીએ જ્યારે સિસ્ટમ પરીક્ષણ આપણે સમગ્ર સિસ્ટમને તપાસીએ છીએ પરંતુ તે પછી દરેક સંસ્થા ભલામણ કરે છે કે સ્મોક પરીક્ષણ વારંવાર કરવામાં આવે દરરોજ અથવા દિવસમાં ઘણી વખત કરવામાં આવે સિસ્ટમ પરીક્ષણ અથવા એકીકરણ પરીક્ષણ ન કરવામાં આવ્યું હોય તો પણ એવું કેમ છે સ્મોક પરીક્ષણ એ ખરેખર સિસ્ટમને બિલ્ડ કરી તમામ મોડ્યુલોને એક સાથે મૂકે છે અને ચકાશે છે કે સિસ્ટમ ઓછામાં ઓછી મૂળભૂત કામ કરે છે કે કેમ નહિંતર તે ખૂબ ગંભીર સંકલન સમસ્યા સૂચવે છે અને જો તમે સ્મોક પરીક્ષણ ન કરો તો પછી એકીકરણ અને સિસ્ટમ પરીક્ષણ મોટી સમસ્યા હશે કારણ કે તમને લાગે છે કે સિસ્ટમ પરીક્ષણમાં તમે દરેક વસ્તુને એકીકૃત કરી છે તે કંઇપણ ઈન્પુટનો જવાબ આપતી નથી તે સ્થિર છે જે આપણે ઇચ્છતા નથી તેથી વારંવાર સ્મોક પરીક્ષણ કરવાની જરૂર છે સ્મોક પરીક્ષણ નું નામ પાઇપ ટેસ્ટિંગ પરથી આવે છે જ્યાં તેઓ પાઇપમાં પાણી નાખતા પહેલા તપાસ કરવા માટે સ્મોકનો ઉપયોગ કરે છે અને વેરિફિકેશન કરે છે કે સ્મોક બહાર નીકળતી નથી અહીં સોફ્ટવેર સંદર્ભમાં જ્યાં સુધી આપણે વારંવાર બિલ્ડ્સ ન કરીએ અને સ્મોકની કસોટી ન કરીએ ત્યાં સુધી આપણી સામે મોટી સમસ્યાઓ આવી શકે છે અને પરીક્ષણમાં અયોગ્ય લાંબો સમય અને વધુ પ્રયત્ન કરવા પડશે આપણે પછીથી સિસ્ટમ પરીક્ષણ વિશે વધુ ચર્ચા કરીશું પરંતુ જો સિસ્ટમ પરીક્ષણનું સંક્ષિપ્તમાં વિહંગાવલોકન કરીયે તો આપણી પાસે મોડ્યુલોનો સંપૂર્ણ સેટ એકીકૃત છે અને કાર્યરત સિસ્ટમ છે કેવી રીતે આપણે તેમાં સિસ્ટમ પરીક્ષણ કરીશું આપણે બે પ્રકારની વસ્તુઓનું પરીક્ષણ કરીએ છીએ એક તે છે કે શું તેની કાર્યક્ષમતા યોગ્ય છે અને પ્રદર્શન પણ યોગ્ય છે તેથી સિસ્ટમ પરીક્ષણના બે મુખ્ય પ્રકારો છે કાર્યક્ષમતા પરીક્ષણ અને પ્રદર્શન પરીક્ષણ અને એ પણ આપણે જોશું કે સિસ્ટમ પરીક્ષણ કોણ કરે છે તેના આધારે ખરેખર ત્રણ પ્રકારનાં સિસ્ટમ પરીક્ષણો છે જો તે વિકાસ ટીમ છે જે પરીક્ષણ કરે છે તે આલ્ફા પરીક્ષણ તરીકે ઓળખાય છે જો તે ગ્રાહકનો મૈત્રીપૂર્ણ સમૂહ કરે તો બીટ પરીક્ષણ છે અને જો તે ગ્રાહક છે કે જેણે આ ઉત્પાદનની ડિલિવરી સ્વીકારતા પહેલા પરીક્ષણ કર્યું છે તો તે સ્વીકૃતિ પરીક્ષણ તરીકે ઓળખાય છે તેથી સિસ્ટમ પરીક્ષણના ત્રણ પ્રકારો પરીક્ષણ કોણ કરે છે તેના પર નિર્ભર છે આલ્ફા પરીક્ષણ વિકાસ ટીમ દ્વારા કરવામાં આવે છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે સોફ્ટવેરના આંતરિક ભાગમાં તેમને એક્સેસ છે જ્યારે મૈત્રીપૂર્ણ ગ્રાહકો દ્વારા બીટા પરીક્ષણ કરવામાં આવ્યું છે આપણે તેમને ફક્ત ઓફર કરી છે કે મહેરબાની કરીને સોફ્ટવેરનો ઉપયોગ કરો અને તપાસ કરો કે શું તે બરાબર કામ કરે છે કે નહીં અને તેમાં ભૂલો છે કે કેમ અને આ પછી છેવટે તે ગ્રાહક છે જે સોફ્ટવેરની ડિલિવરી લેતા પહેલા સ્વીકૃતિ પરીક્ષણ કરે છે પ્રદર્શન પરીક્ષણોના ખરેખર ઘણા પ્રકારો છે જે આપણે પછીથી વધુ વિગતવાર જોશું બિન કાર્યાત્મક આવશ્યકતાને અહી ચકાસવામાં આવે છે કાર્યાત્મક પરીક્ષણો તેઓ SRS દસ્તાવેજોમાં કાર્યાત્મક આવશ્યકતાઓને તપાસે છે જ્યારે પ્રદર્શન પરીક્ષણો તે SRS દસ્તાવેજોમાં બિન કાર્યાત્મક આવશ્યકતાને તપાસે છે ઉદાહરણ તરીકે ઘણા પ્રકારના પ્રદર્શન પરીક્ષણો છે પ્રતિસાદ સમય થ્રુપુટ ઉપયોગીતા તણાવપૂર્ણ પરિસ્થિતિઓ હેઠળ આઉટપુટ જેમ કે યુનિટ સમય દીઠ ઇનપુટ્સની સંખ્યા અને તેથી વધુ પુનપ્રાપ્તિ ગોઠવણી આપણે આ પાસાઓને પછીથી વધુ વિગતવાર જોશું અને અંતે વપરાશકર્તા સ્વીકૃતિ પરીક્ષણ આ સિસ્ટમ પરીક્ષણ પ્રકારનું એક પરીક્ષણ છે તેના આધારે વપરાશકર્તા કાં તો સોફ્ટવેરને સ્વીકારે છે અથવા નકારે છે હવે ચાલો આ મૂળ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ પરીક્ષણો કરનારા વિવિધ પ્રકારના વ્યક્તિઓ કયા છે એક પ્રોગ્રામરો છે તેઓ પરીક્ષણ કરે છે તેઓ કયા પ્રકારનું પરીક્ષણ કરે છે તેઓ યુનિટ પરીક્ષણ કરે છે કોડ બનાવ્યા પછી તેઓ યુનિટ સ્તર પર પરીક્ષણ કરે છે પરીક્ષણ તેઓ તમામ પ્રકારના પરીક્ષણ કરે છે જે એકીકરણ અને સિસ્ટમ પરીક્ષણ છે અને સ્વીકાર્ય પરીક્ષણ જેમાં અન્ય તમામ પરીક્ષણમાં સામેલ છે અને તેઓ પરીક્ષણ યોજના અને વ્યૂહરચના પણ વિકસાવે છે વપરાશકર્તાઓ સ્વીકૃતિ પરીક્ષણ જુએ છે તેઓ સ્વીકૃતિ પરીક્ષણ કરે છે અને ઉપયોગીતા પણ જોવે છે અને તેમાંથી કેટલાક બીટા પરીક્ષણ માટે સ્વયંસેવક બની શકે છે હવે જો આપણે આ પ્રવૃત્તિઓને વોટર ફોલ મોડેલ પર રજૂ કરીએ તો આપણે જોઈ શકીએ કે પરીક્ષણ ટીમ મોટે ભાગે પરીક્ષણના તબક્કા દરમિયાન કાર્યરત છે તેઓ અન્યત્ર જરૂરી ન હોય ફક્ત અહીં જુઓ અહી પરીક્ષણ પરીક્ષકો નથી અને અહીં જરૂરી પરીક્ષકો મોટી સંખ્યામાં જરૂરી છે તેથી તે વોટર ફોલ મોડેલની સમસ્યા છે અન્ય સમયે પરીક્ષકો શું કરે છે સંભવત પ્રોજેક્ટ્સમાં અન્ય કામ કરી શકે કોડિંગ દરમિયાન યુનિટ પરીક્ષણ ડેવલપર્સ દ્વારા કરવામાં આવે છે અને સમીક્ષા સિમ્યુલેશન વેરિફિકેશન પ્રવૃત્તિઓ જે તેઓ વિકાસના તબક્કામાં થાય છે તે પણ ડેવલપર્સ દ્વારા કરવામાં આવે છે હવે પરીક્ષણ વિશે વધુ વિગતોની ચર્ચા કરવાનું શરૂ કરતા પહેલા આપણે પરીક્ષણ વિશેની બીજી એક મૂળ બાબત વિશે ચર્ચા કરવાની જરૂર છે જે પાકમાં જંતુનાશક પદાર્થનો ઉપયોગ કરવા સાથે સામ્યતા હોવાથી પેસ્ટિસાઇડ ઇફેક્ટ નામથી જાણીતી છે ધારો કે તમે ખેડૂત છો અને તમે થોડો પાક વાવ્યો છે ચાલો આપણે કપાસનો પાક કહીએ અને પછી કપાસનો પાક ઉગાડ્યો અને પછી તમે જોશો કે તે જીવાતોથી સંક્રમિત છે તેથી તમે DDT સ્પ્રે વાપરશો DDT જીવાતને કાઢી નાખશે તેમાંના મોટા ભાગના મરી જશે આવશે પરંતુ 20 30 ટકા ટકી શકે છે અને પછી તમે આગલા વખતે કપાસનો પાક રોપશો અને પછી તમને લાગે છે કે ફરીથી જીવાત ત્યાં છે તેથી તમે DDTનો છંટકાવ કરવાનો પ્રયાસ કરો પરંતુ તે હવે કામ કરતું નથી જીવાત ને DDTની અસર થતી નથી તમે નવી જંતુનાશક મલાથિઓન અથવા બીજી કંઈક ખરીદો છો અને પછી સ્પ્રે કરો ફરીથી 30 જીવાત ટકી શકે છે આપણી પાસે સોફ્ટવેર પરીક્ષણમાં તેની સાથે સમાનતા છે જેથી તેને પેસ્ટિસાઇડ અસર તરીકે ઓળખવામાં આવે છે ભૂલો કે જે કેટલીક તપાસ તકનીકથી છટકી જાય છે તે તકનીકીની વધુ એપ્લિકેશન દ્વારા શોધી શકાતી નથી જેમ જીવાત કે જેને DDT સામે રોગપ્રતિકારકતા મળી હતી તે હવે DDT દ્વારા મારી ન શકાય તે જ વસ્તુ અહીં થાયછે પરીક્ષણમાં આપણી પાસે ઘણી પરીક્ષણ તકનીકો છે જેને આપણે ફિલ્ટર્સ કહી શકીએ છીએ શરૂઆતમાં કેટલાક ભૂલો હોય છે અને આપણે એક પ્રકારનું ફિલ્ટર લાગુ કરીએ છીએ ચાલો આપણે કહીએ કે સમકક્ષ પાર્ટીશનિંગ બેઝ ટેસ્ટ અને પછી આપણે કેટલીક ભૂલો શોધી કાઢીએ જેમાં ફક્ત 20 30 ટકા જ બચી ગઈ છે પરંતુ પછી તે ભૂલો તો નિશ્ચિત છે જ અને નવો વિકાસ થાય છે તેમ આપણી પાસે વિવિધ પ્રકારની બીજી ભૂલો આવી છે અને જો આપણે અહીં તે જ તકનીક લાગુ કરીશું તો બગ જે બચી ગઈ છે તે ખરેખર દૂર થશે નહીં તેથી સમકક્ષ પાર્ટીશન કરવાની તકનિકથી જો આપણે એ જ પરીક્ષણ લાગુ પાડતા રહીએ તો બચી ગયેલા ભૂલો ક્યારેય દૂર નહીં થાય આપણે નવા પરીક્ષણો લાગુ કરવા પડશે જે નિર્ણય ટેબલ પરીક્ષણ વ્હાઇટ બોક્સ પરીક્ષણ પાથ પરીક્ષણ કે MCDC પરીક્ષણ વગેરે હોઈ શકે તેથી ત્યાં ઘણા પરીક્ષણ છે અને તેમને દરેક બગ ફિલ્ટર છે તેથી કોઈ ફિલ્ટર આપ્યા પછી રહી ગયેલી ભૂલોને તે ફિલ્ટરની વધુ એપ્લિકેશન દ્વારા દૂર કરી શકાતી નથી અને તે સ્થળોએ ભૂલોને સુધારીને નવી ભૂલો પણ રજૂ કરવામાં આવે છે નવા પ્રકારના ભૂલો ત્યાં છે જેથી સિસ્ટમ વિકાસ આગળ વધે છે આપણે ઉપયોગ કરીએ છીએ આ ફિલ્ટર્સનો અને ભૂલોને અસરકારક રીતે ઘટાડવા માટે આપણે ઘણા પ્રકારનાં ફિલ્ટર્સનો ઉપયોગ કરવાની જરૂર છે ઘણી પરીક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતી કોઈ એક પદ્ધતિ ખરેખર મદદ કરશે નહીં આપણે આ સ્લોટ માટે સમય થી વધુ સમય લઈ રહ્યા છીયે આપણે આગળ આ પેસ્ટિસાઇડ અસર જોવાનું ચાલુ રાખીશું ફિલ્ટરની એપ્લિકેશન પછી ભૂલોની બચવાની સંભાવના કેટલી છે અને જ્યારે આપણે 3 અથવા 4 અથવા એક પછી એક 6 ફિલ્ટર્સ લાગુ કરીએ છીએ ત્યારે બગ ની બચી જવાની સંભાવના કેટલી છે તે ચર્ચા આગામી સત્રમાં કરીશું